પ્રથમ અઠવાડિયા ના બીજા મોડ્યુલમાં પ્રિય સહભાગીઓનું સ્વાગત છે આ મોડ્યુલ માં આપણે પ્રોક્સેમિક્સ ને સમજીશું તેને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીશું અને પ્રોક્સેમિક્સના ચાર મૂળભૂત ક્ષેત્રોને સમજીશું અશાબ્દિક વાતચીતના પાસા તરીકે પ્રોક્ષિમિક્સ એ અભ્યાસ કરે છે કે આપણે કોઈપણ ડાયડિક અથવા નાના જૂથની પરિસ્થિતિમાં આપણા અને અન્ય લોકો વચ્ચેની જગ્યા અને અંતરને આપણે કેવી રીતે વર્તીએ છીએ 'પ્રોક્ષિમિક્સ' શબ્દનું મૂળએ 'પ્રોક્ષીમિટી' શબ્દ માંથી ઉતરી આવે છે જે સંબંધમાં અંતર અથવા નિકટતા સૂચવે છે રોજિંદા જીવનમાં આપણે અન્ય લોકો સાથે ચોક્કસ અંતર જાળવીએ છીએ અને તેથી આપણે એક ખાસ પ્રકારનું સ્થાન કે અંતર અન્ય લોકો સાથે જાળવીએ છીએ આપણે તેમના પ્રત્યેના આપણા વલણ અને ભાવનાઓને પણ વ્યક્ત કરીએ છીએ અન્ય લોકો સાથેના આપણા વિશેષ સંબંધોમાં ફેરફાર એ તેમના પ્રત્યે આપણું કેવું વલણ છે તે દર્શાવે છે પછી ભલે આપણે તેમની સાથે ચોક્કસ અંતર જાળવવું હોય કે આપણે તેમની સાથે વ્યવહાર માં સરળતા રાખવી હોય જૂથમાં કે અન્ય લોકો તરફ આપણું વલણ એ પણ પ્રદર્શિત કરે છે કે આપણે કયા જૂથના સભ્ય સાથે વધુ અનુકૂળ છીએ એવી જ રીતે આપણે ખ્યાલ આવે કે ડાયડિક પરિસ્થિતિઓમાં પણ જો આપણે કોઈ વ્યક્તિને પસંદ કરીએ છીએ અથવા આપણે એ વ્યક્તિની નજીક છીએ આપણે તેમની નજીક જવાનું પસંદ કરતા હોઈએ છીએ પ્રોક્ષિમિક્સને સમજવા માટે આ એક ઉપરછલ્લી રીત છે પરંતુ આ એક યોગ્ય પ્રશિષ્ટ અર્થઘટન પણ છે આ રેખાચિત્રો અને દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ કે પ્રોક્ષિમિક્સના વિવિધ પાસાઓ દર્શાવ્યા છે જો આપણે તે ફોટોગ્રાફ જોઈએ કે જેમાં બે વ્યક્તિ એક જ બાંકડા પર બેઠા છે પરંતુ તેમની વચ્ચેનું અંતર તેમના દ્વારા કાળજીપૂર્વક જાળવવામાં આવ્યું છે તે એ પણ સૂચવે છે કે આ બંને વચ્ચે કોઈ વાસ્તવિક નિકટતા નથી સ્વતંત્ર મનુષ્ય તરીકે તેમના વલણમાં તફાવત એ બોડીલેંગ્વેજ ના અન્ય પાસાઓના આધારે જોઇ શકાય છે આ ફોટોગ્રાફ્સમાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે પ્રોક્ષિમિટી અને આ અંતર જેને આપણે દેખીતી રીતે જાળવીએ છીએ તે અન્ય લોકો પ્રત્યે આપણું વલણ અને વિચારો પણ વ્યક્ત કરે છે આપણે ડાબી બાજુના ફોટોગ્રાફ્સમાં જોઈ અને ધારી શકીએ કે કોઈ બીજી વ્યક્તિને ડરાવવા માટે જે અંતર રાખવામાં આવ્યું છે બે લોકો વચ્ચેના સંવાદમાં એક વ્યક્તિ બચાવશીલ છે અને બીજો વ્યક્તિ આક્રમક છે એ જ રીતે જમણી બાજુના ફોટોગ્રાફમાં આપણે આ બંને લોકો દ્વારા જાળવવામાં આવેલી સરળતા અને અંતર ને જોઈ શકીએ છીએ આપણે આ ફોટોગ્રાફ અને ડાબી બાજુના નીચેના ફોટોગ્રાફ જેમાં ત્રણ લોકોનું જૂથ દર્શાવવામાં આવ્યું છે આ બને ફોટોગ્રાફ્સ વચ્ચેની ભિન્નતા જોઈ શકીએ છીએ પરંતુ આ જૂથ માં આપણે જોઈ શકીએ છીએ કે બે લોકો ત્રીજા વ્યક્તિની સરખામણીમાં ખુબજ નજીક ઉભા છે અને ત્રીજો વ્યક્તિ કે જે બીજા લોકોની સરખામણીમાં સહેજ અલગ છે તે શરીરના અન્ય ભાષાકીય ચિહ્નોની મદદથી પોતાનું અલગપણું પણ દર્શાવી રહ્યો છે પ્રોક્સેમિક્સ શબ્દ એ સાંસ્કૃતિક માનવશાસ્ત્રી એડવર્ડ ટી હોલ દ્વારા શોધવામાં આવ્યો હતો તેમણે આ શબ્દ 1963માં તેમના પ્રકાશિત પુસ્તક 'ધ હિડન ડાયમેન્શન' માં વાપર્યો હતો ધ હિડન ડાયમેન્શનમાં ખરેખર જે પાસાઓની વાત કરવામાં આવી છે જે ક્યારેય કોઈના દ્વારા વાત કરવામાં આવી ન હતી તેમણે આ પુસ્તકમાં અંતિમ સિદ્ધાંત વિશે ચર્ચા કરી છે જે આપણા દ્વારા જાળવવામાં આવતા અંતર પ્રત્યેની સમજણ અને આંતરવૈયક્તિક અંતરનો ઉપયોગ જે તેઓ દ્વારા અન્ય લોકો સાથે સમાધાન કરવામા કરે છે તેમણે પોતાના સંશોધન અને ભાષાકીય માળખાગતતાના સિદ્ધાંતો નો પ્રાયોગિક સંબંધ દર્શાવ્યો છે તેને સાંસ્કૃતિક આશ્રિત પાસાઓ દર્શાવ્યા જેમાં લોકો આંતરવૈયક્તિક અંતરને સમજવા માટે પોતાના વિચારોનો ઉપયોગ કરે છે એડવર્ડ હોલ માટે પ્રોક્ષિમિક્સ એ કંઈક એવું હતું કે જે લોકો વચ્ચેના નાના અંતરની સાથે સાથે માઈક્રોસ્પેસ ની રચના કરવામાં પણ મદદ કરે એ અંતર જે આપણા રોજિંદા વ્યવહારમાં આપણે એકબીજા સાથે રાખીએ છીએ અને આપણા ઘર વચ્ચે જે અંતર રાખેલ હોય છે તેની રચના છે અને એ અંતર આપણી ઈમારતોમાં અને નગરના નકશામાં છે તેથી આપણે એ જાણ્યું કે પ્રોક્ષિમિક્સ એ ફક્ત અંતરનો જ અભ્યાસ નથી કે જે લોકો એકબીજા સાથે અલગ અલગ રીતે જાળવી રાખે છે પરંતુ વ્યક્તિગત જગ્યાનો પણ અભ્યાસ છે જે આપણા અનુભવોના અન્ય પાસાઓમાં રચવામાં આવે છે અને તેનું આયોજન કરવામાં આવે છે મકાનોનું બાંધકામ તેમજ ઘરની અંદરની ગોઠવણી તેવી જ રીતે ઇમારતોની સહાયથી અને આંતરિક સુશોભનની સહાયથી આપણે ઓફિસની જગ્યા કેવી જાળવીએ છીએ તે આની અંતર્ગત આવે છે તેથી ઘરો ઓફિસો મકાન શહેર આયોજન તેમજ શહેરનું નવીનીકરણ માં જગ્યાનું આયોજન એ માઇક્રો સ્પેસ નું આપણા દ્વારા બનાવામાં આવતું અજાગૃત માળખું છે અને એ જગ્યા એડવર્ડ ટી હોલ દ્વારા સંસ્કૃતિના વિશિષ્ટ વિસ્તરણ તરીકે ગણવામાં આવે છે પ્રોક્ષિમિક્સ એવી રીતે સમજી શકાય છે કે આપણે કોઈ અદૃશ્ય પરપોટાની મર્યાદામાં ચાલીએ છીએ જ્યારે આપણે ચાલતા હોઇએ છીએ અથવા ઉભા રહીએ છીએ ત્યારે ફક્ત આપણા શરીરને જોઈતી જગ્યા સિવાય આપણી ફરતે જે અદ્રશ્ય પરપોટા હોય છે તેને આપણા શરીરના એક ભાગ તરીકે ગણીએ છીએ ગીચ જગ્યાઓ લીફ્ટ ટ્રેન રેસ્ટોરન્ટ ઓફિસમાં બેઠક વ્યવસ્થા તેમજ કોઈપણ ગીચ જગ્યામાં આપણા અંતર અંગેની વ્યક્તિગત પસંદગીઓ તરફના આપણા વર્તનના આ પાસાને પણ ધ્યાને લેતા હોઈએ છીએ હવે આ અદૃશ્ય પરપોટા પાછળનો વિચાર એ છે કે જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે આ અદ્રશ્ય પરપોટાથી ઘેરાયેલા હોઈએ છીએ અને આપણે સામાન્ય રીતે લોકોને આ અદૃશ્ય પરપોટાની હદની અંદર આવવાની મંજૂરી આપતા નથી જ્યારે કોઈ ઇરાદાપૂર્વક અથવા આકસ્મિક રીતે આ પરપોટાની અંદર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે ડર અનુભવીએ છીએ આપણે આ પરપોટામાં પ્રવેશવા માટે ફક્ત એવા લોકોને જ મંજૂરી આપીએ છીએ કે જે આપણી નજીકના લોકો છે પછી ભલે તે કોઈ મહિલા હોય કે પુરુષ કે પછી કોઈ પણ સંસ્કૃતિનો હોય જો આપણે એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કે જેમાં લોકો આપણા પરપોટાની અંદર આવાનો પ્રયત્ન કરે છે અને આપણે તેના વિશે કંઇ કરી શકતા નથી તો આપણે એક સંરક્ષણ પદ્ધતિ વિકસાવીએ છીએ તમે જોયું હશે કે જ્યારે આપણે કોઈ ભીડભાડવાળી જગ્યા માં હોઈએ છીએ ત્યારે આપણી આસપાસ કોઈ એવું વ્યક્તિ નથી હોતું જેની સાથે આપણે મૈત્રી હોય અથવા જે આપણા પરિચિત હોય આપણે એક પદ્ધતિ વિકસાવવાનો પ્રયન્ત કરીએ છીએ જેના લીધે આપણે આ અદૃશ્ય પરપોટોથી સુરક્ષિત છીએ ઉદાહરણ તરીકે આપણે જ્યારે લીફ્ટ માં હોઈએ છીએ કોઈ પણ વસ્તુ સામે જોતા હોઈએ છીએ અથવા આપણે અન્ય લોકો સામે જોતા હોઈએ છીએ અથવા તો આપણે લિફ્ટ બટન જોશું કે લીફ્ટ ક્યાં માળ સુધી પહોંચી છે આપણે અમુક ચોક્કસ વસ્તુ તરફ જોશુ અને આપણા હાથમાં રહેલા સ્માર્ટફોન જોવાનું આપણે વધારે પસંદ કરીશું પરંતુ આપણે અન્ય લોકો સાથે આંખના સંપર્કને ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ આંખના સંપર્કને ટાળવું એ આપણે તે સમજવામાં મદદ કરે છે કે આપણે હજુ પણ આપણા અદ્રશ્ય પરપોટા યથાવત રાખી રહ્યા છીએ જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે પણ એવું થાય છે ઉદાહરણ તરીકે બસમાં અથવા અન્ય કોઈ વાહનમાં જ્યાં અન્ય લોકો કે જેમને આપણે જાણતા નથી તે જગ્યા આપણી સાથે વહેચવી પડે છે ત્યારે આપણે એક બોડી લેંગ્વેજ વિકસિત કરીએ છીએ જે બીજાને સૂચવે છે કે આપણને તેમની નજીક જવું ગમતું નથી તેથી પ્રોક્ષિમિક્સ લોકોની એકબીજાની સાપેક્ષ સ્થિતિના આધારે અસ્તિત્વમાં આવે છે અને સાથે સાથે આપણે આ અદૃશ્ય પરપોટાને સુરક્ષિત રાખવાનો પણ પ્રયત્ન કરીએ છીએ પ્રોક્ષિમિક્સ એ લાક્ષણિકતા તથા વિવિધ સંસ્કૃતિના વ્યક્તિઓમાં પ્રાદેશિક ઘટના સહિતના સ્થળલક્ષી સંબંધો અથવા સંસ્કૃતિના વિવિધ પ્રકારના સામાજિક પ્રસંગો પણ વર્ણવે છે આપણને અન્ય લોકો સાથે જે આરામ અને અગવડતા હોય છે તે સમજવા માટે પ્રોક્સેમિક્સનો અભ્યાસ આપણને મદદરૂપ બને છે ઉદાહરણ તરીકે મેં પહેલેથી કહ્યું છે કે જો આપણે બીજી વ્યક્તિની નજીક જઈશું તો તેના પ્રત્યે ની સાચી લાગણીનો અનુભવ થશે અને અમુક પ્રકારની આત્મીયતાનુ પણ ભાન થશે બીજી બાજુ જો આપણે જરૂર કરતા વધારે નજીક જઈએ તો તે અગવડતા અથવા ડર વગેરેનું સંકેત પણ આપે છે અને એજ સમયે તે શક્તિ પણ દર્શાવે છે કયારેક લોકો ભાર દર્શાવવા માટે કોઈની શક્તિની સ્થિતિ દર્શાવવા અન્ય લોકોની વ્યક્તિગત જગ્યામાં જવાનો પ્રયાસ કરી શકે છે કારણ કે પોલીસ દ્વારા અન્ય લોકોની પૂછપરછ કરવા સમયે વારંવાર આવું કરવામાં આવે છે અને એજ સમયે વ્યક્તિ પોતાની શક્તિ દર્શાવવા ખુબ દુર પણ જઈ શકે છે તો આ બધી મર્યાદાઓ શક્તિની હાજરી અને શક્તિની ગેરહાજરી અલગ રીતે સૂચવે છે પ્રોક્ષિમિક્સ ને જુદા જુદા ચાર ક્ષેત્ર માં વહેંચવામાં આવે છે આ ચાર ક્ષેત્ર એ સહજ અંતર માટેની વર્ગીકરણ પદ્ધતિ છે જે ઘનિષ્ઠ વ્યક્તિગત સામાજિક અને જાહેર ક્ષેત્ર છે દરેક ક્ષેત્રમાં અમુક ચોક્કસ અંતર જે સૌથી નજીકનું અને દૂર સુધીનું હોય છે જેની ચર્ચા આપણે પછી કરીશું તથા તેમની સાથે જોડાયેલ સાંસ્કૃતિક અને સ્થાનિક પાસાંઓની ચર્ચા પણ કરશું ચાર ક્ષેત્ર અને તેમના અંતરનો ઉલ્લેખ અહિયાં ઉપર કરેલ છે ઘનિષ્ઠ ક્ષેત્ર સંભવિત સંપર્કથી આશરે 45 સેન્ટિમીટર સુધીનુ અંતર હોય છે અને આ ક્ષેત્ર જે સામાન્ય રીતે 15 થી 45 સેન્ટિમીટર હોય છે અહીં જેમ તમે સમજી શકો છો તે રીતે અન્ય વ્યક્તિને આપણા વ્યક્તિગત પરપોટાની અંદર આવવાની છૂટ હોય છે સામાજિક ક્ષેત્રના પરપોટા માં 46 સેન્ટિમીટરથી 1 5 મીટરનું અંતર જાળવવાનું હોય છે વ્યક્તિગત ક્ષેત્ર ના પરપોટા માં 1 2 થી 3 5 મીટર હોય છે જાહેર ક્ષેત્ર આ દર્શાવેલ મર્યાદાથી વધારે હોય છે ઘનિષ્ઠ ક્ષેત્ર શરીરના સૌથી નજીકના સંપર્કથી 18 ઇંચ સુધીનું અંતર જાળવે છે અને આ અંતર ખુબજ નજીકનું અંતર હોય છે આ એ ક્ષેત્ર છે જેમાં આપણે ફક્ત ખૂબજ નજીકના લોકો અને પરિવારના સભ્યોને સમાવેશ કરીએ છીએ વ્યક્તિગત ક્ષેત્રમાં 18 ઇંચથી 4 ફૂટનું અંતર જાળવવાનું હોય છે એ અંતર આપણા મિત્રો અને કુટુંબીજનોની સાથે પ્રાસંગિક વાતચીત કરતી સમયે જાળવવાનું હોય છે આ તે અંતર છે જે આપણે આપણા રોજિંદા કામ કરવા સમયે પણ જાળવીએ છીએ ઉદાહરણ તરીકે કાર્યાલય વગેરે સામાજિક ક્ષેત્રમાં 4 થી 12 ફૂટનું અંતર જાળવવાનું હોય છે આ એ અંતર છે જે ઔપચારીક સામાજિક અને વ્યવસાયિક વ્યવહારો માટે આરક્ષિત છે સામાજિક ક્ષેત્ર જેમાં જાહેર પ્રવચનો અને પ્રદર્શનમાં આ અંતર જાળવવામાં આવે છે આ ક્ષેત્રનું વર્ગીકરણ ચોક્કસ રીતે કરેલ નથી તેથી તેમાં નાના ફેરફાર હોઈ શકે છે પરંતુ આ ક્ષેત્રને વર્ગીકૃત કરવા પાછળનો ખ્યાલ તેમની વચ્ચે સમાન અંતરનો ખ્યાલ વ્યક્ત કરે છે ઘનિષ્ઠ ક્ષેત્ર સૂચવે છે કે આપણુ અન્ય લોકો સાથેનું માનસિક બંધન કેવું છે આપણે બે વ્યક્તિના મિશ્રિત પરપોટા છીએ જ્યારે કોઈ વ્યક્તિ આ અંતર પરિસ્થિતિ અથવા જાતિને ધ્યાનમાં લીધા વગર જાળવતા નથી ત્યારે આપણને ડર લાગે છે જો કોઈ વ્યક્તિ અચાનક આપણી નજીક આવી જાય ત્યારે આપણને ચિંતા અનુકુળતાનો અભાવ અનુભવાય છે અને આપણી તાત્કાલિક પ્રતિક્રિયા એ હોય છે કે બંને વચ્ચેનું અંતર વધારી દઈએ છીએ રમતગમત તથા ખેલકૂદ વગેરે એક અપવાદ છે કારણ કે તેમાં શારીરિક સંપર્ક થતો હોય છે ઉદાહરણ તરીકે બોક્સિંગ મેચ અથવા રેસલિંગ મેચ વગેરે માં તે અનિવાર્ય હોય છે ઘનિષ્ઠ ક્ષેત્ર માં પવિત્રતા જાળવવી એ આપણા માટે અનિવાર્ય છે કારણ કે અન્ય લોકોની હાજરી એ તેનો પ્રતિકાર કરી શકે છે ઘનિષ્ઠ ક્ષેત્ર પરની કોઈપણ ચર્ચામાં અવાજ અને સ્પર્શનું મહત્વ પણ રેખાંકિત કરવામાં આવે છે અને ઘનિષ્ઠ ક્ષેત્ર વિશેની આપણી સમજ અને કેટલી હદ સુધી આપણે સ્વેચ્છાએ અન્ય લોકો સાથે અંતર વહેંચીએ છીએ અને કોની સાથે વહેંચીએ તે સાંસ્કૃતિક સમજણ દ્વારા નક્કી કરવામાં આવે છે આ વિડીયો માં આપણે સાંસ્કૃતિક પાસોઓ જોઈશું જે આપણા વ્યક્તિગત ક્ષેત્ર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે દરેક વ્યક્તિને પોતાની અંગત જગ્યાની જરૂર હોય છે વ્યક્તિગત જગ્યાએ સ્થળ અને પરિસ્થિતિ પર આધારિત હોય છે પરંતુ એ સ્વેચ્છાએ કરવામાં આવે નહિ તો તે ખુબ તણાવ પેદા કરી શકે છે એક તરફ ભીડવાળી જગ્યામાં હોવાની ચિંતા ને બીજી બાજુ સાવ એકલા અને અલગ હોવાની લાગણી લોકો કેવી રીતે જાળવણી કરતા હશે તેથી રોબર્ટ સોમર અનુસાર ઘણી એવી વર્તણૂક પદ્ધતિઓ છે જેના દ્વારા લોકો અન્ય લોકો સાથેના તેમના સંપર્કને શ્રેષ્ઠ બનાવવા માટે ઉપયોગ કરે છે વ્યક્તિગત સ્થાનનો શું અર્થ છે એવું કહી શકાય કે તે કોઈના શરીરની આસપાસનો વિસ્તાર છે તે એક અદ્રશ્ય પ્રકારનું ક્ષેત્ર છે અને જો લોકો તેની ખૂબ નજીક આવવાનો પ્રયાસ કરે તો તમે અસ્વસ્થતા અનુભવો છો અથવા તો તમને તણાવનો અનુભવ થાય છે એડવર્ડ હોલ જે એક માનવશાસ્ત્રી છે તેના કહેવા પ્રમાણે તેના વિવિધ સાંસ્કૃતિક સંશોધનમાં વ્યક્તિગત જગ્યાના કેટલાક ખૂબ જ સુસંગત ક્ષેત્ર મળ્યા છે એક ક્ષેત્ર એ ઘનિષ્ઠ ક્ષેત્ર છે કોઈ બીજા વ્યક્તિ સાથે 0 થી 18 ઇંચ નુ અંતર રાખવામાં આવે છે વ્યક્તિગત અંતરમાં એક ફૂટ થી 4 ફુટનું અંતર હોય છે સામાજિક અંતર માં 4 ફૂટ થી 12 ફૂટ નું અંતર રાખવામાં આવે છે જાહેર ક્ષેત્ર જેમાં આપણે વ્યાખ્યાનમાં જઈએ છીએ અને તમે જ્યારે વક્તા સાથે વાતચીત કરો છો ત્યારે વક્તા પોડિયમ પર હોય અને તમે તેનાથી દૂર હો છો તેથી વ્યક્તિગત જગ્યાના આ વિવિધ પ્રકારના ક્ષેત્ર છે જે લોકો ઉપયોગ કરે છે ચાલો આપણે એમ માનીએ કે તમે ભાષણ આપી રહ્યા છો તો પછી હું તમારી સામે પ્રેક્ષકોની જેમ જાહેર ક્ષેત્ર જેટલા અંતરમાં બેઠો હોવ અને માનીએ કે હું તમારા ભાષણથી ખૂબ પ્રભાવિત છું અને હું તેના પર ટિપ્પણી કરવા માંગું છું હું ટિપ્પણી કરવા તમારી નજીક આવીશ મારો સમાવેશ તમારા સામાજિક ક્ષેત્રમાં થાય છે પરંતુ હું તમારી નજીક આવીશ તો તે થોડું વિચિત્ર લાગશે કારણ કે હું માત્ર એક પરિચિત વ્યક્તિ છું અને તમે તમારા પરિવાર અને નજીકના મિત્રોને જ તમારી વ્યક્તિગત જગ્યામાં પ્રવેશ કરવાની મજુરી આપો છો જેથી તમે થોડા દૂર જવાનો પ્રયત્ન કરશો કારણ કે હવે હું ખુબ નજીક આવી ગયો છું અને હું તમને ભાગ્યેજ ઓળખું છું છતાં હું ઘનિષ્ઠ ક્ષેત્રમાં આવી ગયો છું હવે તમે સાવચેત છો અને કદાચ નારાજ પણ છો વ્યક્તિગત જગ્યામાં ક્રિયાપ્રતિક્રિયા ખરેખર 8 પરિમાણીય હોય છે અવાજની પ્રબળતા કેટલી છે શરીરની ઉર્જા આંખનો સંપર્ક સુંઘવાની ક્ષમતા સ્પર્શ જાતિની સ્થિતિ શરીરની સ્થિતિ શું આ જગ્યા સકારાત્મક વાતચીત ને પ્રોત્સાહન આપે છે તેવા પાસાઓ પણ જોવામાં આવે છે તમે જાણો છો કે મારો એક મિત્ર છે જે કલાના મહાનગર સંગ્રહાલયમાં કાર્ય કરે છે તમને દ્રશ્યોની પાછળના ભાગની હકીકત જાણવી ગમશે ખરેખર તમે તે કરી શક્યા તમને કોઈ મુશ્કેલી નહિ પડેને અલબત્ત નહીં શું તમને ખાતરી છે આપણે ક્યારે જશું અત્યારે જવા વિશે તમારું શું કહેવું છે હું તૈયાર છું શું તમને ખાતરી છે મને મારો કોટ લાવવા દો બરાબર તમે શું કહો છો મને નથી લાગતું કે મારી પાસે કોઈ યોજના છે જેરી વિશે તમારું શું કહેવું છે હું દિલગીર છું નજીક આવો કદાચ હું તમારી સાથે મળવાનો પ્રયત્ન કરીશ સૌપ્રથમ 2009ના પ્રકૃતિના અભ્યાસ મુજબ આ અદૃશ્ય પરપોટા એમીગડાલા પર આધારિત છે જે મગજમાં ખુબ જ અંદર હોય છે તે આક્રમકતા ભય અને આશ્ચર્યજનક સામાજિક ક્રિયાપ્રતિક્રિયાને નિયંત્રિત કરે છે જો એમીગડાલાને નુકસાન થાય તો લોકો તેમની વ્યક્તિગત અંતર જાળવવાની સમજણ ગુમાવી શકે છે અને આપણી કિશોરાવસ્થામાં આપણી આસપાસના આ અદ્રશ્ય પરપોટાના કદને મજબૂત બનાવવામાં આવે છે તે સંસ્કૃતિ પર ખૂબ આધાર રાખે છે તેથી યુનાઇટેડ સ્ટેટ્સ માં અહીંના જાહેર પરિવહન આધારિત શહેરી વિસ્તારમા વ્યક્તિગત જગ્યા એ રશિયાના ફક્ત ગ્રામીણ ક્ષેત્રની મોટરગાડીની તુલનામાં ખૂબ જ અલગ પડે છે આપણે અન્ય દેશો વચ્ચેના તફાવતનો ઉલ્લેખ કરીશું નહીં આગળનું ક્ષેત્ર વ્યક્તિગત ક્ષેત્ર છે જે 18 થી 48 ઇંચ આસપાસ અંતર ધરાવતું ક્ષેત્ર છે આ એ અંતર છે જે આપણે સામાન્ય રીતે આપણી ઓફીસ પાર્ટીઓ મૈત્રીપૂર્ણ સામાજિક મેળાવડા વગેરે દરમિયાન કાર્યસ્થળ પર જાળવીએ છીએ આ ક્ષેત્ર એ અવરોધક છે જે આપણને એકબીજાના પરપોટામાં પ્રવેશ લીધા વિના અન્ય લોકો સાથે દિવસની કામગીરી ચાલુ રાખવા દે છે પરિચિતો સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન આપણે આ અંતરને વધારીને અથવા ઓછું કરીને આત્મીયતાના સંકેતો મોકલીએ છીએ આ જગ્યા વધી અથવા ઘટી શકે છે અને આ અંતરનો તફાવત આપણો બીજા લોકો પ્રત્યેના વલણનો પ્રકાર પણ નક્કી કરે છે આપણે આ ફોટોગ્રાફ ને ફરીથી જોઈએ આપણને જોવા મળે છે કે આ જૂથના ફોટામાં બે વ્યક્તિઓ એકબીજાની નજીક છે બીજી તરફ ત્રીજી વ્યક્તિ થોડી વધુ અંતર જાળવી રહી છે એવો અર્થ નીકળે છે કે બંને લોકોને એકબીજા સાથે સારી રીતે ભળે છે જ્યારે ત્રીજી વ્યક્તિ સાથે તેટલું સરળ સંબંધ અથવા તેની સાથે જોડાણ નથી સંપૂર્ણ અર્થ સમજવા માટે આપણે સંદર્ભને ચોક્કસપણે સમજાવો પડે પરંતુ આ અર્થ પ્રોક્સેમિક્સ અને સંબંધિત સંકેતો મોકલવામાં આવે છે તેના આધારે સ્પષ્ટ થાય છે વ્યક્તિગત જગ્યાના નજીકના તબક્કામાં આપણે શોધી શકીએ છીએ કે અંતર એટલું છે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પકડી શકે છે અથવા વ્યક્તિને સ્પર્શ કરવા માટે હાથ લંબાવી શકે છે દૂરનો તબક્કો સહેજ લાંબો છે જ્યાં લોકો તેમના હાથ લંબાવે તો તેઓ કદાચ એકબીજાને સ્પર્શ કરી શકે છે અને તે આ પાસાઓ છે જેનો ઉપયોગ હેપ્ટીક્સ માં થાય છે જેની આપણે આગળ ચર્ચા કરીશું અને આ એજ અંતર પણ છે જે આપણને પરસ્પર ગમતા મુદ્દાઓ પર ચર્ચા કરવા અનુમતિ આપે છે આ વિડિયોમાં વ્યક્તિગત ક્ષેત્ર અથવા વ્યક્તિગત જગ્યા વિશેનો આપણો વિચાર પણ સ્પષ્ટ થાય છે નિષ્ણાતો જાહેર સ્થળોના શિષ્ટાચારના વ્યક્તિગત જગ્યાના નિયમો સૂચવે છે તે દર્શાવે છે કે મનુષ્યોએ તેમની વચ્ચે 2 ફૂટ અથવા 24 ઇંચ જગ્યા રાખવી જોઈએ શું તમને આ અનુકૂળ લાગે છે પ્રિય હા સરસ શું તમે એટલુજ અંતર રાખો છો લોકો જયારે મારી નજીક આવે છે ત્યારે મને ગમતું નથી જ્યારે કોઈ એક દંપતી હોય ત્યારે ખૂબ નજીક નું અંતર હોય છે શું આ ખૂબ નજીક છે શું આ ખૂબ નજીક છે શું આ ખૂબ નજીક છે એટલું અંતર પર્યાપ્ત છે હવે આપણામાંના મોટાભાગના લોકો લીફ્ટના શિષ્ટાચારના અલિખિત નિયમોને જાણે છે ઓછામાં ઓછી ભીડવાળી જગ્યા શોધો અને તમારું મોં બંધ રાખીને તમારી સામેની બાજુ જુઓ પરંતુ જ્યારે તમે તે નિયમોનો ભંગ કરો છો ત્યારે શું થાય છે આપણે તે શોધવા માટે આ લીફ્ટમાંના સિક્યુરિટી કેમેરા ને તપાસ્યા પુષ્કળ જગ્યા હોવા છતાં અન્ય લોકોને અગવડતા પડે તે રીતે હું તેમની નજીક ગયો પરંતુ તે વ્યક્તિ તરત જ દૂર થઇ ગયો આ વ્યક્તિએ તો કુદકો માર્યો પરતું અમુક લોકો ત્યાં જ ઉભા રહ્યા હું આ મહિલાની ખુબ નજીક જઈને ઉભો રહ્યો પણ તેણી ત્યાંથી જરા પણ ખસી નહિ અને આ મહિલા જે લિફ્ટની પાછળની તરફ દબાયેલી હતી તે શાંત રહી પરંતુ તેણીને કંઈક અલગ જ લાગ્યું એ ક્ષણે મને થયું કે હું તમને ધક્કો મારવા માગતો હતો અથવા તમને મુક્કો મારુ કે તમને ગુસ્સામાં પકડી રાખું મને આનંદ છે કે તમે એવું કઈ ન કર્યું આભાર હું નસીબદાર કે તે સરેરાશ લીફ્ટની સવારી ફક્ત 30 સેકન્ડ જ ચાલી એના પછીની તપાસ બસમાં કરવામાં આવી જ્યાં તમારે બીજા લોકોથી દુર જે ખાલી સીટ હોય તેમાં બેસવાનુ હોય છે અમે એક દિવસ બસમાં છુપા કેમેરા સાથે ગયા ત્યાં ઘણી બધી ખાલી સીટ્સ હતી પણ અમે લોકોની ધીરજ તપાસવાનું નક્કી કર્યું મહેરબાની કરીને હું અહિયાં બેસી શકું ક્યાં અહિયાં અહિયાં કેમ મને માફ કરશો તમે ત્યાં કેમ નથી બેસતા આ મહિલાએ દર્શાવ્યું કે ત્યાં તેની સામે રહેલ ખાલી સીટ પર બેસી શકો છો જ્યારે હું આ વ્યક્તિની બાજુ માં બેસ્યો ત્યારે તેમને કોઈ વાંધો ન હતો જોકે તે આગલા સ્ટોપ પર જ ઉતરી ગયો હતો તેથી જ્યારે વ્યક્તિગત જગ્યાની વાત આવે ત્યારે તમારી સામાન્ય અગ્રતા શું હોય છે મને માફ કરશો મિસ્સ અમને મળેલ લગભગ દરેક વ્યક્તિ સહમત છે કે જે લોકો થોડા વધારે નજીક આવે છે અને અંતર જળવાતા નથી તેની સાથે કેવી રીતે વર્તવું જોઈએ તમે જે લોકો ને જાણતા નથી તેમની ખુબ નજીક જાવ છો કદાચ તે પાછળ જ હટી જશે અંતર જાળવો પરંતુ અપણા અવૈજ્ઞાનીક સામાજિક પ્રયોગથી કંઈક બીજું જાણવા મળે છે જ્યારે લીફ્ટ જેવી નાની જગ્યાઓ માં લોકો તેમના ક્ષેત્રની સુરક્ષા માટે વધુ સંવેદનશીલ હતા જ્યારે આપણે વિશાળ ખુલ્લી જગ્યાઓ પર પહોંચ્યા ત્યારે ભાગ્યે જ લોકો એ પોતાની જગ્યા બદલાવી અને એક મહિલાએ વાતચીત પણ કરી હતી બધું કેવું ચાલી રહ્યું છે કારણ કે કેટલીક વખત સારા સાથ માટે વ્યક્તિગત જગ્યા આપવી એ યોગ્ય છે ત્રીજું સામાજિક સ્થાન અથવા સામાજિક ક્ષેત્ર તરીકે ઓળખાય છે જેમાં 4 થી 12 ફૂટ નું અંતર જાળવવાનું હોય છે આપણે આ અંતર એવા લોકો સાથે જાળવીએ છીએ જેને આપણે વધારે જાણતા નથી અથવા જેનાથી આપણે દૂર રહેવા માંગીએ છીએ આ અંતર વિશે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે શારીરિક હલનચલન આપણા શરીરના કાઈનેસીક્સ પાસાઓ વધુ મહત્વપૂર્ણ બને છે કારણ કે ચહેરાના હાવભાવની ચોક્કસ વિગતો કદાચ સમજી શકાતી નથી એટલા અંતરે સ્પર્શ પણ શક્ય નથી એટલા માટે આપણે ઘણા કાર્યાલયની જગ્યા માં આ અમુક ચોક્કસ કામ માટે આ અંતર નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે બીલ બનવાનું ટેબલ રિસેપ્શનિસ્ટ નું ટેબલ આ બધી જગ્યાઓ પર સામાજિક અંતર જાળવવામાં આવે છે જયારે કાઈનેસીક્સના લક્ષણો વધારે મહત્વના બની જાય છે અવાજ નું પ્રમાણ પણ આ ક્ષેત્રમાં વધી જાય છે તે આપણને મર્યાદામાં રહીને અન્ય વ્યક્તિની હાજરીમાં પણ શાંતિથી કામ કરી શકીએ છીએ ચોથું ક્ષેત્ર એ જાહેર ક્ષેત્ર અથવા જાહેર જગ્યા છે જેનું અંતર 12 ફૂટથી પણ વધુ હોય છે મોટા જૂથ સાથે વાત કરતી વખતે અથવા ખૂબ ઔપચારીક રજૂઆત કરતી વખતે આ ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ જ્યારે અગાઉના ત્રણ ક્ષેત્ર માં વ્યક્તિગત ઓળખ મહત્વપૂર્ણ હોય છે જાહેર જગ્યામાં પ્રેક્ષકોની ઓળખ આપણા માટે મહત્વપૂર્ણ રહેતી નથી આ પરિસ્થિતિઓમાં વક્તાની ઓળખ ચોક્કસપણે પ્રેક્ષકો માટે મહત્વપૂર્ણ છે પરંતુ આ પરિસ્થિતિમાં વક્તા દ્વારા કોઈ એક વ્યક્તિને સીધો પ્રતિસાદ આપવામાં આવતો નથી આપણે આપમેળે ઔપચારીક શૈલી અપનાવીએ છીએ જ્યાં શબ્દોની પસંદગી કરતી વખતે સાવચેતી રાખીએ છીએ અને વાક્યોની વાક્ય રચના પણ જટિલના બને તેની પણ કાળજી રાખવી પડે છે અને અમુક ચોક્કસ પ્રકારનું ઔપચારિક અંતર આપણી ભાષામાં તથા આપણી બોડી લેંગ્વેજમાં પણ આપમેળે આવી જાય છે તેથી આપણે અવાજ આપણી હરકતો અને આપણા શરીરના વલણો અતિશયોક્તિપૂર્ણ રીતે વ્યક્ત કરીએ છીએ અને આ વલણો આપણા ઘનિષ્ઠ ક્ષેત્ર કરતા જુદા હોય છે દૂર ના તબક્કોનું અંતર પણ હોય છે જે સલામતીના કારણોસર આપમેળે મહત્વપૂર્ણ જાહેર વ્યક્તિઓની આસપાસ ગોઠવાય જાય છે માટે પ્રોક્ષિમિક્સનો આપણા રોજિંદા જીવન અને વ્યવહારિક જીવનમાં ખરેખર શું અર્થ વ્યાપ્ત હોય છે વ્યક્તિગત જગ્યા એ મહત્વની છે ભીડવાળી જગ્યામાં શરીર ના અજાગૃત વર્તનો કેવા હોઈ તેની ચર્ચા આપણે પહેલા કરી લીધી છે આપણે આંખ મેળવતા નથી ઉદાહરણ તરીકે જ્યારે આવી પરિસ્થિતિઓમાં દબાણમાં આવીએ છીએ ત્યારે આપણે આપણો ચહેરો એકદમ આવેગ યુક્ત રાખવાનો પ્રયત્ન કરી શકીએ છીએ જયારે આપણે મુખ મુદ્રામાં જાળવી શકીએ છીએ તે પ્રમાણમાં આપણે ચુસ્ત અને સખત છીએ તેવું દર્શાવે છે માટે જો આપણે બીજા કોઈની વ્યક્તિગત જગ્યામાં ઘૂસવાનો પ્રયન્ત કરીએ તો લોકો આપણને ધ્રુણા સાથે જોવે છે અને અસંસ્કારી કહે છે એટલા માટે આ પ્રકારના અતિક્રમણ ને ટાળવું જોઈએ પ્રોક્ષિમિક્સના અર્થવ્યાપ્તના અંતરના સેટિંગ્સ પણ મહત્વપૂર્ણ છે જે આપણે આગળની ચર્ચાઓમાં વધુ વિગતવાર જોશું રેસ્ટોરાંમાં અને કાર્યાલય ના ટેબલ માં પણ પ્રતીકાત્મક જગ્યા વિભાગો કલાત્મક રીતે બનાવવામાં આવે છે જ્યારે અમુક અંતર રાખીને વાત કરવામાં આવે છે ત્યારે પણ આપણને લાગે છે કે કૃત્રિમ સીમાઓ લોકો પર પ્રભાવ પાડવા માટે બનાવવામાં આવી છે એ લોકો એવા છે જે કોઈ વિશિષ્ટ સ્થાનમાં રહીને કામ કરે છે અને તે ચોક્કસ જગ્યા તેમને સંબંધિત છે તેથી કે તેઓ સમજી શકે કે તેમની અંગત જગ્યા કે જેનો ઘનિષ્ઠ પરપોટાને કોઈ અન્ય લોકો દ્વારા ખલેલ પહોંચાડવામાં આવતી નથી અને તેથી આપણને જાણવા મળેલ કે દેખાતી સીમાઓ કાં તો ખૂબ જ નાના પારદર્શક અવરોધો દ્વારા બનાવવામાં આવી છે અથવા આપણે બેઠેલા ટેબલ પર આપણી નજીકની વસ્તુ મૂકીને દર્શાવીએ છીએ કે જગ્યા મારી છે આ કેટલીક વખત અર્ધજાગૃતપણે કરવામાં આવે છે કેટલીકવાર કોઈ સંદેશ સભાન રીતે પણ મોકલતા હોઈએ છીએ આ જગ્યા આપણી છે અને આપણે નથી ઈચ્છતા કે તેમાં કોઈ ખલેલ પહોંચાડે તેથી તો કોઈ વસ્તુ ને ટેબલ પર અને દિવાલો વગેરે પર મુકીને ચિહ્નિત કરવામાં આવે છે કે આ જગ્યા મારી છે ઉદાહરણ તરીકે તમે કેટલાક લોકોની મુલાકાત લેશો જેઓ તેમની દિવાલો પર ખૂબ જ શણગાર કરે છે જેથી એ દર્શાવી શકાય કે તે જગ્યા તેની છે આ અર્થોવ્યાપ્ત આપણે વધુ વિગતવાર ચર્ચા કરીશું જ્યારે આપણે આગળના મોડ્યુલમાં સ્પેસ સેટિંગ્સ જોશું જો તમે એ વિડીયો જોશો તો તેના ચહેરાનો અર્થવ્યાપ્ત સારી રીતે સમજી શકાશે Refer Time 2800 મુસાફરોને કોઈ અજાણી વ્યક્તિના ખભા પર સુઈ જવું એ સ્વીકાર્ય છે એવું માનવામાં આવે છે પરતું ન્યુયોર્ક માં તે એક અલગ વાત છે Refer Time 2827 ફ્રાન્સ એ પ્રમાણમાં ગીચતા વાળો દેશ છે અને લોકો વધુ શારીરિક સંપર્ક અનુભવે છે જર્મન લોકો અંતર જાળવાની બાબત માં ખુબ કાળજી રાખતા હોય છે તે અધીકારકતા સૂચવે છે Sમાં કોઈના બીજાના મકાનમાં જવું એ સામાન્ય રીતે જ્યાં સુધી બીજાના પ્રદેશ કે સીમા માં ઘુસવા બરાબર માનવામાં આવે છે જર્મન લોકો માટે આવી વર્તણૂક ભયજનક લાગે છે જર્મન લોકો સામાન્ય રીતે એવું માને છે કે કોઈના મકાનમાં જાણ સિવાય ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરવો એ ઘૂસણખોરી કહેવાય છે જ્યારે અમેરિકન લોકો સામાન્ય રીતે માને છે કે મકાનનો દરવાજો બંધ રાખવો એ મકાનમાં આવતા લોકો નો બહિસ્કાર કહી શકાય Refer Time 2928 હવે આપણે જાણીએ છીએ કે પશ્ચિમી દુનિયાની અંદર પણ તફાવત હોઈ શકે છે તે આશ્ચર્યજનક નથી કે મધ્ય પૂર્વી રાષ્ટ્રો યુ S થી અલગ છે મધ્ય પૂર્વના દેશોમાં જાહેર જગ્યાઓ પર વધુ ગીચતા હોય છે મધ્ય પૂર્વના દેશોમાં શારીરિક સંપર્ક અને જાહેર જગ્યાઓ વધુ જોવા મળે છે અમેરિકા ના લોકો જાહેર ક્ષેત્રમાં ગોપનીય રહેવા માટે અન્ય લોકો સાથે અંતર જાળવે છે તેમ છતાં મધ્ય પૂર્વના દેશોમાં લોકો જાહેર ક્ષેત્ર માં સંપૂર્ણ રીતે સાર્વજનિક હોય છે અને વ્યક્તિ ખાનગી જગ્યા રાખવાનો હક જતાવી શકે નહીં જે રીતે તે બોડી લેંગ્વેજના અન્ય પાસાઓને પણ નિયંત્રણમાં રાખે છે આપણા વ્યવસાયિક જીવનમાં આપણી ક્રિયાપ્રતિક્રિયા માં જગ્યા વિશેની આપણી સમજ પણ અર્ધજાગૃતપણે નિયંત્રિત થાય છે એવું કહી શકીએ કે શરમાળ લોકો વધારે અંતર રાખતા હોય છે અને જે લોકો બહિર્મુખ હોય છે તે પોતાની અને બીજા લોકો વચ્ચે અરસપરસ ઓછું અંતર બનાવવા માટે ઉત્સુક હોય છે જો કે વધારે અંતર જાળવનાર વ્યક્તિની ઇચ્છાને નકારાત્મક વલણ છે તેવું અર્થઘટન ન કરવું જોઈએ અંતર અને અંતરનો ઉપયોગ અમુક પ્રકારના અધિકાર અને સંબંધો જે આપણે અન્ય લોકો સાથે રાખવા માંગીએ છીએ કે સ્થાપિત કરવા માંગીએ છીએ તે આપણે સભાનપણે કરતા હોઈએ છીએ વ્યક્તિગત જગ્યા આપણા માટે પવિત્ર છે અને સંસ્કૃતિને અનુલક્ષી ને આપણા આ પાસાનો કેટલીકવાર એવા લોકો દુરુપયોગ કરે છે જેઓ આપણા પર પોતાનો અધિકાર દર્શાવે છે જ્યારે પણ ખરાબ વ્યક્તિ અન્ય લોકો પર ધાક બેસાડવા નો પ્રયત્ન કરે છે ત્યારે લાગે છે કે વ્યક્તિગત જગ્યામાં ઘૂસવાનો પ્રયત્ન થાય છે જ્યારે પણ કોઈ કાયદા અમલીકરણ એજન્સી લોકોને ડરાવવા માંગે છે ત્યારે તે વ્યક્તિગત જગ્યા પર ઘૂસવાનો પ્રયત્ન કરે છે તે જ રીતે સેલ્સમેન પોતાના ગ્રાહકો સાથે એક ચોક્કસ અંતર જાળવી રાખે છે તે તમારી વ્યક્તિગત જગ્યા પર ક્યારેય ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી પરંતુ તે જ સમયે તે એવી રીતે કાર્ય કરે છે કે તમારે તમારું કામ કરતું રહેવું પડે સેલ્સમેનની વર્તણુંકનું આ પાસું જ્યારે આપણે કાઈનેસીક્સની ચર્ચા કરશું ત્યારે વિગતવાર સમજીશું તો આપણે આજે પ્રોક્ષિમિક્સના મૂળભૂત ચાર ક્ષેત્ર તેમજ તેનો ચોક્કસ અર્થ શું છે અને તે આપણા માટે કેટલું મહત્વનું છે તેની ચર્ચા કરી આપણી આગામી ચર્ચામાં આપણે વિવિધ પ્રકારની સંસ્કૃતિઓની ચર્ચા કરશું ઉદાહરણ તરીકે સંસ્કૃતિઓનો ઓછો અને વધારે સંપર્ક સાથે સાથે સંસ્કૃતિઓના પાસાઓ જે આપણી પ્રોક્ષિમિક્સની સમજણ સાથે સંબંધિત છે